તો એન્જીનિયરિંગ ગણિત II પરના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે અને ફુરીયર ટ્રાન્સફોર્મ ના મૂલ્યાંકન પર આ લેક્ચર નંબર 47 છે અને આ ભાગ II છે ઘાતાંકીય અથવા ડાયરાક ડેલ્ટા ફંક્શન્સ વગેરે જેવા જુદા જુદા ઘણા ફંક્શન્સ ના મૂલ્યાંકન વિશે આપણે પહેલાથી જ ભાગ I માં ચર્ચા કરી છે તો આજે મૂળભૂત રીતે આપણે મૂલ્યાંકન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું જે કેટલાક પ્રકારની ઉપયોગિતા જેવા કે ઇન્ટિગ્રલ ઇન્ટિગ્રલ્સ નું મૂલ્યાંકન અથવા પછી ઇન્ટિગ્રલ સમીકરણ અથવા વિકલિત સમીકરણ વગેરે તરફ દોરી જશે તો આ મુખ્યત્વે ઇન્ટિગ્રલ્સ ના મૂલ્યાંકન અને ઇન્ટિગ્રલ ઉકેલવા અને વિકલિત સમીકરણો પર ધ્યાન કેન્દ્રિત કરશે આ વિચાર અહીં સમજાવવામાં આવશે તો ઉદાહરણ તરીકે મૂલ્યાંકન પર આવતાં આપણને આ પ્રશ્ન છે કે આ ફંક્શન જે 1 x2 છે તેનું ફુરીયર ટ્રાન્સફોર્મ શોધવું છે જ્યારે આ |x|1 અને જ્યારે |x|1 ફંક્શન 0 છે એકવાર આ ફંક્શન નું ફુરીયર ટ્રાન્સફોર્મ મળે પછી આપણે આ નીચેના ઇન્ટિગ્રલ નું મૂલ્યાંકન કરીશું આ ઇન્ટિગ્રલ નું મૂલ્ય જેથી તે એક પ્રકારની ઉપયોગિતા છે આ ફુરીયર ટ્રાન્સફોર્મ ને આવા પ્રકારના જટિલ ઇન્ટિગ્રલ નું મૂલ્યાંકન કરવું પડે છે તો ઉકેલ પર આવતાં તો આપણે પ્રથમ આપેલ ફંક્શન ના ફુરીયર ટ્રાન્સફોર્મ શોધીશું જેનો અર્થ છે કે આપણે આ ƒ ના ફુરીયર ટ્રાન્સફોર્મ ની વ્યાખ્યા લાગુ કરીશું જે આ ઇન્ટિગ્રલ ∞∫∞ eiαx ƒdx છે તો આપણું ફંક્શન ફક્ત આ −1 થી 1 માટે વ્યાખ્યાયિત થયેલ છે આ સિવાય તે 0 છે તો ઇન્ટિગ્રલ 1∫1 eiαx dx તરીકે સ્થાન લેશે તો હવે આપણે આ ઇન્ટિગ્રલ નું મૂલ્યાંકન કરી શકીએ તો આપણે આનું ભાગરૂપ સંકલન કરવું છે તો પહેલા eiαx નું સંકલન થશે જેથી આપણી પાસે iα હોય અને પછી 1 x2 જેમ છે તેમ રહેશે અને પછી આપણે આ લિમિટ અહીં −1 થી 1 સુધી મુકવી પડશે અને ત્યારબાદ આ બીજો ભાગ ફરીથી આપણી પાસે આ eiαx નું ઇન્ટિગ્રલ ભાગ છે અને પછી 1 x2 નું વિકલન છે જે 2x છે તો આપણે ફરીથી ભાગરૂપ સંકલન કરવાની જરૂર છે પરંતુ અહીં આ પહેલા પદમાં જ્યારે આપણે x1 મૂકીશું ત્યારે આ 1 x2 ના લીધે 0 થઈ જશે અને જ્યારે આપણે x−1 મૂકીશું ત્યારે આ જ બનશે તો ફરી આ 0 બનશે તો માત્ર બીજું પદ ટકી રહેશે અને આપણે ફરીથી આ ભાગરૂપ સંકલન લાગુ કરવું પડશે કારણ કે આપણી પાસે આ બીજા ફંક્શન માં x છે આમ કરવાથી આપણને ફરીથી અહીં અંતમાં x મળશે અને પછી આ eiαx અને iα આ સ્થાન અને આ સ્થાન પર આ સંકલનને કારણે આવશે અને હવે x બીજા ઇન્ટિગ્રલ માં અદૃશ્ય થઈ જશે તો પ્રથમ ભાગમાં આપણી પાસે આ x છે અને પછી આપણે આ eiαx માટે −1 તરીકે મૂકવા તો x આ બે સ્થળોએ છે તો પહેલા આપણે 1 મુકીશું તો આપણી પાસે eiα અને પછી સાથે માઇનસ ચિહ્ન અને પછી −1 તો આપણી પાસે e iα અને પછી બીજા ઇન્ટિગ્રલ ને કારણે આપણે ફરીથી eiαxiα મેળવીશું અને પછી x ની લિમિટ −1 થી 1 છે તો આનું વધુ સાદુરૂપ આપી શકાય છે અને આપણી પાસે ત્યાં એવા પદ છે જે પહેલા ભાગ માટે ફરીથી આ cosα મેળવવા માટે જોડાઈ શકે છે જ્યારે આપણે 2 વડે ભાગીએ છીએ તો આપણે અહીં પણ 2 વડે ગુણાકાર કરી શકીએ છીએ અને બીજા કિસ્સામાં પણ આપણી પાસે સમાન પરિસ્થિતિ છે તો આ માઇનસ ચિહ્ન સાથે સાઇન ફંક્શન બનશે અને α દ્વારા વિભાજિત થશે તો અહીં આપણી પાસે હવે આ αcosα−sinα છે પરંતુ આ માઇનસ આપણે અહીં સમાવી લીધી છે તો આપણી પાસે αcosαsinα છે હવે આપેલ ફંક્શન નું આ ફુરીયર ટ્રાન્સફોર્મ છે અને તે યુક્તિ છે જે આપણે સામાન્ય રીતે વાપરીએ છીએ તે આ આ ફુરીયર ટ્રાન્સફોર્મ નું કન્વર્જન્સ પ્રમેય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો હવે આપણે જે કહીએ છીએ તે આપણે આ ફંક્શન નું ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ લઈશું અને પછી આપણે ઇચ્છિત ઇન્ટિગ્રલ્સ મેળવી શકીએ છીએ તો આ ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ માટેનું આ સૂત્ર હોવાથી અર્થ એ કે આપણે પાછા ƒ પર જઈશું અને આપણે પહેલેથી જ જાણીએ છીએ ƒ અને અહીં સૂત્રમાં ƒ નું ફુરીયર ટ્રાન્સફોર્મ દેખાશે અને પછી e iαx dα તો આ સૂચવે છે કે આપણી પાસે આની બરાબર ƒ છે આપણે પહેલેથી જ અહીં આપેલ ફુરીયર ટ્રાન્સફોર્મ જાણીએ છીએ જેથી આપણે તેને આ સ્થાને બદલી શકીએ તો આપણી પાસે 42π છે કારણ કે તે √2π છે અને પછી 1√2π આ ફુરીયર ટ્રાન્સફોર્મ ને કારણે આવશે તો આપણી પાસે 2π અને પછી −αcosαsinαα3 અને પછી આ પરિબળ e iαxdα છે તો આ ઇન્ટિગ્રલ છે જેનું આ મૂલ્ય ƒ છે અને આ ફુરીયર ટ્રાન્સફોર્મ ની મદદથી આ આવા ઇન્ટિગ્રલ્સ મેળવવાની પ્રેરણા છે અને પછી આ ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ લેવાથી આપણે આ ઇન્ટિગ્રલ ની કિંમત આ આ ƒ તરીકે મેળવી શકીએ છીએ તો હવે આપણે આનું વધુ સાદુરૂપ આપી શકીએ કારણ કે આ 2π બીજી બાજુ જઈ શકે છે તો આપણી પાસે હવે આ π2✕ƒ હવે જમણી બાજુ છે અને પછી આ ઇન્ટિગ્રલ ∞∫∞ −αcosαsinαα3✕cosαx dα આનું મૂલ્ય π2 ✕ ƒ હશે હવે આ ƒ નું મૂલ્ય બદલીને કારણ કે ફંક્શન આપણા માટે જાણીતું છે તો મૂળભૂત રીતે આપણી પાસે આ ઇન્ટિગ્રલ મૂલ્ય π2✕ છે અને અન્યથા તે 0 છે જો x 1 અને 1 ની વચ્ચે છે તો આપણે આ π2 ✕ નો ઉપયોગ કરીને ઇન્ટિગ્રલ ની કિંમતની ગણતરી કરી શકીએ છીએ અને જ્યારે તે રેન્જ ની બહાર આવે છે ત્યારે આ 0 છે તો પ્રશ્નમાં આ પૂછવામાં આવ્યું હતું કે આ 0∫∞ −xcosxsinxx3 ✕ cosx2 dx ની કિંમત શું છે તો આ ઇન્ટિગ્રલ બરાબર એ જ રીતે ઇન્ટિગ્રલ સમાન છે જે આપણી પાસે અહીં ડાબી બાજુ છે અહીં આ પરિબળ સિવાય તો અહીં આપણી પાસે x3 અને અહીં સંકલન વેરિયેબલ α છે તો તે કોઈ પ્રશ્ન નથી પરંતુ અહીં આપણી પાસે આ cosx2 તો જો આપણે ત્યાં આ x12 મૂકીએ તો આપણી પાસે આ ઇચ્છિત ઇન્ટિગ્રલ સાથે બરાબર મેળ ખાશે તો આ રેન્જ માં x12 અને x12 આવેલું છે તેનો અર્થ એ કે આપણે આ π2 ✕ થી આપણા ઇન્ટિગ્રલ નું મૂલ્યાંકન કરવું પડશે તો હવે આ ઇન્ટિગ્રલ માં આ x12 ને સ્થાનાંતરિત કરીએ આપણને શું મળશે આપણી પાસે ∞∫∞ −αcosαsinαα3 ✕ cosα2 dα છે જે પ્રશ્નમાં પૂછેલા ઇન્ટિગ્રલ ને સમાન છે અને પછી જ્યારે આપણે x12 ને બદલીએ છીએ તો તે હવે આ મૂલ્ય બરાબર છે તો તે π2 ✕ 1 14 છે તો તે 3π8 બનશે કારણ કે આ 34 છે અને પછી 4✕28 આપણી પાસે આ 8 છે તો આ ઇન્ટિગ્રલ ની કિંમત અહીં 3π8 છે અને પ્રશ્નમાં તે જ ઇન્ટિગ્રલ પૂછ્યું હતું ફક્ત આ તફાવત આ α માટે 0 થી ∞ છે તો જો આપણે અહીં α ના સંદર્ભમાં ધ્યાન આપીએ છીએ તો આ α ના સંદર્ભે સતત ફંક્શન છે અહીં આપણી પાસે કોસ એક સતત ફંક્શન છે અહીં પણ આપણી પાસે સતત ફંક્શન છે પરંતુ આ α અહીં સ્થિત છે તે તેને વિષમ બનાવશે sinα પણ એક વિષમ છે અને અહીં α3 પણ વિષમ છે તો આ અંશમાંથી માઇનસ ચિહ્ન છેદમાંથી રદ થશે અને એકંદરે આ ઇન્ટિગ્રેંડ એક સતત ફંક્શન છે તો હવે આપણે આ લિમિટ −∞ થી ∞ મેળવી શકીએ છીએ કારણ કે આ લિમિટ 2 ગણા આ ઇન્ટિગ્રલ 0 થી ∞ અહીં કંઈક ઇન્ટિગ્રેંડ dα છે અને અહીં આપણી પાસે 3π8 છે તેનો અર્થ એ કે આ ઇચ્છિત ઇન્ટિગ્રલ નું મૂલ્ય 3π16 હશે કારણ કે આ 2 બીજી બાજુ છેદમાં જશે એટલે કે આ મૂલ્ય 3π16 હશે તો આ રીતે આપણે ઇન્ટિગ્રલ મૂલ્ય મેળવી શકીએ પ્રથમ આપણે ફુરીયર ટ્રાન્સફોર્મ મેળવવું પડશે અને પછી ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ લેતા આપણને કેટલાક રસપ્રદ ઇન્ટિગ્રલ્સ નું મૂલ્ય મળી શકે છે તો બીજા પ્રશ્ન પર આવી રહ્યા છીએ જ્યાં આપણે આ ƒ નું ફુરીયર ટ્રાન્સફોર્મ શોધીશું જે આ પલ્સ ફંક્શન તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તો |x|a માટે આપણી પાસે 1 છે |x|a માટે આપણી પાસે 0 છે અને પછી એકવાર ફુરીયર ટ્રાન્સફોર્મ મળે છે આપણે આ વિવિધ રસપ્રદ ઇન્ટિગ્રલ્સ નું મૂલ્યાંકન કરીશું આપણે પહેલાના લેક્ચરમાં પહેલાથી જ કર્યું છે કે આવા લંબચોરસ ફંક્શન નું ફુરીયર ટ્રાન્સફોર્મ 2√2π ✕ sinaαα દ્વારા આપવામાં આવે છે તો હવે આપણે આ પરિણામનો ઉપયોગ કરીશું આપણે ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર નથી અને પછી આપણે આ ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ લાગુ કરી શકીએ છીએ તો તે જ યુક્તિ જે આપણે પહેલાના ઉદાહરણમાં કર્યું છે તો આપણી પાસે આ ઇન્ટિગ્રલ ની બરાબર ƒ છે જ્યાં આ ઇન્ટિગ્રલ 1√2π ✕ ∞∫∞ ƒαe iαx dα હશે જ્યાં આ ફુરીયર ટ્રાન્સફોર્મ આવશે અને પછી e iαx dα તો હવે આ હોવાથી આપણે આ √2π ને બીજી બાજુ લઇ શકીએ છીએ જેથી તે મૂલ્ય હોય અને આપણે પહેલાથી જ ફંક્શન ની કિંમત જાણીએ છીએ તો આપણે અહીં 1 અને 0 x ને આધારે બદલી લીધું છે અને હવે આપણે આ ƒα ને ત્યાં બદલી શકીએ છીએ તો ƒα એ 2√2π✕sinaαα હતું તો આને આ ઇન્ટિગ્રલ માં અત્યારે સ્થાનાંતરિત કરીને અને ત્યાં આ ઘાતાંક હોવાથી cosαx−isinαxdα ના પદમાં આપણી પાસે આ ઇન્ટિગ્રલ છે તો આ ƒα છે અને પછી આપણે eiαx cosαx−isinαxdα તરીકે લખ્યું છે જ્યારે આ ઇન્ટરવલ માં આ x હોય ત્યારે મૂલ્ય √2π અને 0 હોય છે હવે આપણે આ ઇન્ટિગ્રલ ને આ વાસ્તવિક અને કાલ્પનિક ભાગોમાં વહેંચી શકીએ છીએ તો આપણી પાસે આ બે ઇન્ટિગ્રલ્સ મૂળભૂત છે પ્રથમ એક વાસ્તવિક આપે છે અને બીજું આ કાલ્પનિક શુદ્ધ કાલ્પનિક મૂલ્ય છે i સાથે અને આપણે ફરીથી અહીં સાદુરૂપ આપેલ છે કારણ કે √2π હવે આપણને અહીં બરાબર π આપી શકે છે તો અહીં આપણી પાસે √2π છે તો √2π રદ થઈ જાય છે અને પછી આપણી પાસે આ π બીજી બાજુ છે ઠીક છે તો હવે આ હોવાથી π અને 0 ની જેમ બે ઇન્ટિગ્રલ નું આ સંયોજન પૂછવામાં આવ્યું હતું કે આ 0∫∞ sinαa cosαxα dα નું મૂલ્ય શું છે અને જો આપણે જોઈએ તો અહીં આ વાસ્તવિક ભાગ છે આપણી પાસે બરાબર sinαa cosαxα છે અને પછી dα તો આપણે આ વાસ્તવિક ભાગને જમણી બાજુની સમાન કરીશું કારણ કે આપણે જાણીએ છીએ કે આ ઇન્ટિગ્રલ્સ નું મૂલ્ય π અથવા 0 છે તો જમણી બાજુ એક વાસ્તવિક સંખ્યા છે તો ડાબી બાજુ પ્રથમ ઇન્ટિગ્રલ આ π અને 0 ની સમાન હોવું જોઈએ બીજો એક જટિલ ભાગ કાલ્પનિક ભાગ 0 બનશે તો હવે આપણે આ વાસ્તવિક ભાગને સમાન કરી રહ્યા છીએ તો 0∫∞ sinαa cosαxα dα ની કિંમત ફરી અહીં સમાન છે π અને 0 જ્યારે આપણી પાસે હોય ત્યારે |x|a અને |x|a તો બીજો સવાલ એ હતો કે આ ઇન્ટિગ્રલ 0∫∞ sinαaα dα નું મૂલ્ય શું છે જેથી આપણે આમાંથી જ બરાબર તારણ કાઢી શકીએ આપણે આને a અને x સેટ કરવું પડશે જેથી આપણે આ ઇચ્છિત ઇન્ટિગ્રલ મેળવી શકીએ તો જો આપણે અહીં આ x0 અને a1 ને સેટ કરીએ છીએ તો a1 આપણને અહીં sinα આપશે અને x0 આ cosαx ને 1 બનાવશે તો આપણને આ ઇચ્છિત ઇન્ટિગ્રલ અહીં મળશે ∞∫∞ sinαaα dα બરાબર π કારણ કે અહીં આ ક્ષેત્રમાં આ x આવી રહ્યો છે x 0 અને a 1 છે તો આ |x|a તો આપણી પાસે આ ઇન્ટિગ્રલ છે અને તે 0 થી ∞ સુધી પૂછવામાં આવ્યું હતું તો આ ઇન્ટિગ્રેંડ કોઈપણ રીતે એક સતત ફંક્શન છે તો આપણે ફક્ત આ કરી શકીએ છીએ આપણે ઇન્ટિગ્રલ ના આ ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ છીએ તો ત્રીજો પ્રશ્ન એ હતો કે 0∫∞ x2 dx અને આપણે પહેલાથી જ જાણીએ છીએ કે પ્રશ્નમાં આ ƒ છે અને તેના ફુરીયર ટ્રાન્સફોર્મ 2√2π ✕ sinaαα હતું અને આ ઇન્ટિગ્રલ નું આ ઇન્ટિગ્રેંડ જોતાં એવું લાગે છે કે આ અહીં વર્ગ કરવામાં આવી રહ્યો છે sin2αα2 તો તે પાર્સેવલની ઓળખ Parsevals identity માંથી બરાબર આવે છે જેની ચર્ચા આપણે પહેલાના લેક્ચરમાં પહેલેથી કરી છે તો તે પાર્સેવલની ઓળખ આ હતી ∞∫∞ |ƒα|2 dα ∞∫∞ |ƒα|2 dα તો હવે આપણે આ અસમાનતાનો ઉપયોગ આવા ઇન્ટિગ્રેંડ માટે કરી શકીએ છીએ જે આ sinxx નો વર્ગ છે તો આ ƒ ને બદલીને અને આમાં તેનું ફુરીયર ટ્રાન્સફોર્મ તો પહેલા આપણી પાસે આ ફુરીયર ટ્રાન્સફોર્મ sin2αaα2 અને પછી આ 42π હશે કારણ કે તે 2√2π હતું આપણે પહેલેથી જ જમણા હાથની બાજુ જાણીએ છીએ તે ફક્ત 1 હતું ફંક્શન a થી a ની રેન્જ માં 1 હતું અન્યથા તે 0 હતું તો આપણે અહીં a થી a એક નું સંકલન કરીશું અને પછી dα આ બરાબર 2a બનશે તો આ સાદુરૂપ દ્વારા આપણે હવે જે મેળવીએ છીએ ∞∫∞ sin2αaα2 dαπa એ અને હવે આ પ્રશ્ન માટે જે પૂછવામાં આવ્યું છે તે 0 થી ∞ માટે છે અને પછી આપણે મેળવીએ છીએ ∞∫∞ sin2αaα2 dα2πa2 અને તે પછી આ મૂળભૂત રીતે 1 પર સેટ થયેલ છે તો આપણે ફક્ત આ 1 અને 1 ને બદલીને બંને બાજુથી તેને કાઢી શકીએ છીએ આ ઇન્ટિગ્રલ નું મૂલ્ય π2 તરીકે મળે છે હવે આ ઇન્ટિગ્રલ ની કેટલીક ઉપયોગિતા પર આવતાં આંશિક વિકલિત સમીકરણો અને ઓછામાં ઓછા બે વધુ લેક્ચરો આ કેટલીક ઉપયોગિતા પર આધારિત આવશે જ્યાં આપણે મુખ્યત્વે આંશિક વિકલિત સમીકરણો જોઇશું પરંતુ અહીં ફક્ત આ વિચાર આપવા માટે અથવા શરૂ કરવા માટે કે આ સામાન્ય રૂપે કેવી રીતે ટ્રાન્સફોર્મ થાય છે અથવા ખાસ કરીને અહીં આ ફુરીયર ટ્રાન્સફોર્મ નો ઉપયોગ વિકલિત સમીકરણો અથવા ઇન્ટિગ્રલ સમીકરણો હલ કરવા માટે થાય છે તો આ વિચાર નીચે મુજબ છે તે આપણી પાસે પ્રશ્ન છે જે હું આગળના લેક્ચરમાં સમજાવું છું કે પ્રારંભિક અને બાઉન્ડ્રી મૂલ્ય પ્રશ્નોથી શું અર્થ છે તો આપણી પાસે અહીં કેટલાક પ્રકારનાં વિકલિત સમીકરણો છે કાં તો સામાન્ય વિકલિત સમીકરણો અથવા PDE અથવા આપણી પાસે ઇન્ટિગ્રલ સમીકરણો છે તો આ બધાં સમીકરણો કે જે સામાન્ય રીતે જો તમે ઘણી તકનીકો સીધી તકનીકો દ્વારા આવા વિકલિત સમીકરણો નું નિરાકરણ શોધવા માંગતા હો તો તે મુશ્કેલ લાગે છે પરંતુ આપણે સામાન્ય રીતે એમ કરીએ છીએ અથવા આ ફુરીયર ટ્રાન્સફોર્મ કેવી રીતે લાગુ પડે છે અથવા ચિત્રમાં આવે છે તો જો આપણે તે પ્રશ્નો ના આ ઇન્ટિગ્રલ ટ્રાન્સફોર્મ ને લઈએ તો આપણને બીજા પ્રકાર ના બીજગણિત પ્રશ્નો મળે છે તો જો આપણું સમીકરણ સરળ વિકલિત સમીકરણ જેવું છે તો આપણને ત્યાં બીજગણિત સમીકરણ અથવા તેના ઇન્ટિગ્રલ સમીકરણ પ્રાપ્ત થશે ફરીથી આપણને અમુક પ્રકારનું બીજગણિત સમીકરણ મળશે અને ઉદાહરણ માટે જો આપણી પાસે PDE હોય તો ત્યાં તેમનો ઓર્ડર પણ ઓછો થઈ જશે તો આપણને માત્ર ઓર્ડર નહીં મળે તો ઓછામાં ઓછા એક વેરિયેબલ ને દૂર કરવામાં આવશે જો ત્યાં બે સ્વતંત્ર વેરિયેબલ્સ છે એક આપણી પાસે અહીં વિકલિત હશે ફક્ત અન્ય વેરિયેબલ પરનુ વિકલિત તો એક દૂર થશે તો તમે મૂળભૂત રીતે ODE મેળવશો જે PDE ની તુલનામાં હલ કરવો ખૂબ સરળ છે તો આ વિચાર છે કે એકવાર આપણે ઇન્ટિગ્રલ ટ્રાન્સફોર્મ લીધા પછી આપણને એક પ્રશ્ન આવે છે જે હવે જુદા ક્ષેત્રમાં છે પરિવર્તિત ક્ષેત્ર પરંતુ તે હલ કરવામાં ખૂબ જ સરળ છે તો સામાન્ય રીતે બીજગણિત સમીકરણ અથવા ODE અને પછી આપણે તેનો ઉપયોગ કરી શકીએ તો એકવાર આપણને તે સરળ પ્રશ્નોનું સમાધાન મળી જાય પછી આપણે મૂળ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે ઇન્વર્સ ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરી શકીએ તો આપણે પહેલા ટ્રાન્સફોર્મ લાગુ કરવું પડશે પછી રૂપાંતરિત વેરિયેબલ માં ઉકેલ મેળવવા માટે તેનું કંઈક સાદુરૂપ આપવું પડશે અને પછી મૂળ ઉકેલમાં પાછા જવા માટે આપણે ઇન્વર્સ ટ્રાન્સફોર્મ લેવું પડશે તો આ વિચાર ઉદાહરણ વડે સમજાવવામાં આવશે ઉદાહરણ તરીકે આ ઇન્ટિગ્રલ સમીકરણ આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ તે ખૂબ જ સરળ છે તો આપણી પાસે ∞∫∞ ƒ ƒ du છે અને જમણી બાજુ તે 1x21 છે તો ડાબી બાજુ આ ઇન્ટિગ્રલ જોતા આ આપણને કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ તરીકે યાદ અપાવે છે તો આ મૂળભૂત રૂપે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ છે અને જેમ આપણે અવલોકન કરીએ છીએ કે ત્યાં કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ છે આ ફુરીયર ટ્રાન્સફોર્મ આ ઇન્ટિગ્રલ ને દૂર કરવાના હેતુ માટે કામ કરે છે તો જો આપણે કોન્વોલ્યુશન પ્રમેય લાગુ કરીએ તો આપણે અહીં √2π મેળવીશું આ 𝑓 નું ફુરીયર ટ્રાન્સફોર્મ અને પછી જમણી બાજુ આપણી પાસે 1x21 નું ફુરીયર ટ્રાન્સફોર્મ છે તો કારણ કે આપણને હવે 1x21 ના ફુરીયર ટ્રાન્સફોર્મ ની જરૂર છે તો આ મેળવવા માટે જો આપણે પાછલા લેક્ચરમાંથી યાદ કરીએ તો e |x| નું ફુરીયર ટ્રાન્સફોર્મ 21α2 હતું અને આ 1√2π દ્વારા ગુણાકાર થયો તો જો આપણે ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ લઈએ તો આપણે અહીં e |x|1√2π ✕ 1√2π ✕ ∞∫∞ 21 α2 ✕ e iαx dα મેળવીએ છીએ તો આપણે આ 2π ને બીજી બાજુ લઈ જઈ શકીએ છીએ તો આપણી પાસે અહીં 2π છે અને પછી આ પણ 2 છે તો આપણે આ 1√2π અહીં રાખીશું અને પછી √2π બીજી તરફ જઈ શકીએ છીએ તો આપણી પાસે √π2 e |x| અને પછી આ ઇન્ટિગ્રલ તો હવે વિચાર એ છે કે આપણે 11x2 નું ફુરીયર ટ્રાન્સફોર્મ મેળવવા માંગીએ છીએ તો અહીં આ સ્વરૂપ 11x2 આવી રહ્યું છે અને પછી આપણે તેને આગળના ફુરીયર ટ્રાન્સફોર્મ જેવો બનાવીશું પહેલા આપણે આ x ને સમીકરણની બંને બાજુ −x દ્વારા બદલીશું તો અહીં તે કોઈપણ રીતે નિરપેક્ષ કિંમત છે તો કંઈપણ બદલાશે નહી જમણી બાજુ iαx બનશે અને હવે તે જ વિચાર છે કે આપણે આ 11x2 નું ફુરીયર ટ્રાન્સફોર્મ મેળવી શકીએ તો ફરીથી આપણે x ને α વડે અને α ને x વડે બદલી શકીએ છીએ આપણી પાસે આ સમીકરણ અહીં છે અને જમણી બાજુ આપણને બરાબર 11x2 નું ફુરીયર ટ્રાન્સફોર્મ આપે છે તો 11x2 નું ફુરીયર ટ્રાન્સફોર્મ એ √π2 e |α| છે તો હવે પાછા સમીકરણ પર આપણું સમીકરણ √2π હતું અને ƒ નું ફુરીયર ટ્રાન્સફોર્મ અને ƒ નું ફુરીયર ટ્રાન્સફોર્મ અને જમણી બાજુ 11x2 નું ફુરીયર ટ્રાન્સફોર્મ હતું અને અહીં આપણી પાસે આ આખા નો વર્ગ તો ƒ ના ફુરીયર ટ્રાન્સફોર્મ નો આખા નો વર્ગ 1√2π ✕ √π2 e |α| ની બરાબર છે અને પછી આપણે આ ગણતરીનો ઉપયોગ કરી શકીએ છીએ કે 11x2 ના ફુરીયર ટ્રાન્સફોર્મ √π2 e |α| છે અને પછી આપણે આ વર્ગ દૂર કરી શકીએ છીએ તો આપણી પાસે ƒ નું ફુરીયર ટ્રાન્સફોર્મ 1√2 ✕ e |α|2 તરીકે છે અને √π પહેલેથી જ રદ થઈ ગયું છે તો આપણી પાસે e ની ઘાત છે અને પછી અહીં પણ આપણી પાસે અડધી ઘાત હોવી જોઈએ જેનો અર્થ છે |α|2 તો હવે આપણે આ પરિણામને યાદ કરીએ છીએ જે અગાઉના લેક્ચરમાં સાબિત થઈ ચૂક્યું હતું કે આ e |α|y અને કેટલાક પરિમાણો y અહી છે તો પછી આ √2π ✕ yx2y2 છે તો જો આપણે અહીં y12 દાખલા તરીકે લઈએ તો આપણે બરાબર e |α|2 નું ફુરીયર ઇન્વર્સ મેળવી રહ્યા છીએ જે √2π ✕ 24x21 ની બરાબર છે કારણકે y ત્યાં અડધા છે તો આ 4 જશે તો આપણી પાસે √2π ✕ 24x21 છે તો હવે આ હોવાને કારણે આપણે ત્યાં આ ઇન્વર્સ ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરી શકીએ છીએ અને આ પરિબળ 2√π સાથે આપણે આ ƒ ને 14x21 તરીકે મેળવી શકીએ છીએ તો અહીં ઇન્વર્સ 2√π અને પછી 2 માટે ઉપયોગમાં લેવામાં આવશે તો આપણી પાસે ત્યાં 2√2 છે અને √2 રદ થઈ જાય છે તો આપણી પાસે 2 અને પછી √π છે તો આ તે હવે ƒ છે જે ઇન્ટિગ્રલ સ્વરૂપમાં આપવામાં આવ્યું હતું જે ઇન્ટિગ્રલ સમીકરણ હતું અને આપણે આ ઇન્ટિગ્રલ સમીકરણમાંથી ƒ 2√π ✕ 24x21 તરીકે મેળવીએ છીએ તો હવે આ ફુરીયર ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરીને આપણે y' 2yHe 2t વિકલિત સમીકરણ નું નિરાકરણ મેળવી શકીએ અને પછી આપણી પાસે રેન્જ અહીં t માટે ∞ થી ∞ છે અને y બંને છેડે 0 પર જાય છે જો t ∞ પર જાય છે અથવા t −∞ પર જાય છે તો આ વિકલિત સમીકરણ સામાન્ય વિકલિત સમીકરણ છે આ વિચાર સમાન છે જો આપણી પાસે વિકલિત સમીકરણ હોય તો વિચાર એ જ રહેશે તો આપણે ફક્ત આ એક પ્રશ્ન અહીં દર્શાવીએ છીએ આ લેક્ચરમાં આપણે જે મુખ્ય ઉપિયોગિતા વિશે ચર્ચા કરીશું તે આંશિક વિકલિત સમીકરણ ને હલ કરવા માટે છે જે સંલગ્ન શરતો કે જેને આપણે બાઉન્ડ્રી શરતો અથવા પ્રારંભિક શરતો કહીએ છીએ તો તેના પર બે સમર્પિત લેક્ચરો હશે તો અહીં આ વિકલિત સમીકરણો પર વિચાર પ્રદર્શિત થશે અને આપણે ઘણા અન્ય વિકલિત સમીકરણો નો ઉપયોગ કરી શકીએ છીએ તો કોઈ પણ સંજોગોમાં આપણે એ કરવાનું છે આપણે આ આપેલ વિકલિત સમીકરણ પર ફુરીયર ટ્રાન્સફોર્મ લાગુ કરવું પડશે તો અહીં ડેરિવેટિવ ના ફુરીયર ટ્રાન્સફોર્મ ને લાગુ કરવાથી ફુરીયર ટ્રાન્સફોર્મ પાછળનો આ વિચાર છે કારણ કે તમને યાદ છે કે ફુરીયર ટ્રાન્સફોર્મ માટેનું ડેરિવેટિવ પ્રમેય તે હતું કે ફુરીયર ટ્રાન્સફોર્મ ને આપણે ફંક્શન ના ડેરિવેટિવ માં લાગુ કર્યા પછી તે ડેરિવેટિવ ને દૂર કરી શકે છે તો જો આપણે અહીં આ ફુરીયર ટ્રાન્સફોર્મ લાગુ કરીએ તો શું થશે તો આપણે iαy 2 y મેળવીએ છીએ y s y નું ફુરીયર ટ્રાન્સફોર્મ અને જમણી બાજુ પર પણ આ 1√2π ✕ 1 2iα આવશે જે આપણે પહેલાં કર્યું છે કે જેથી તે H e 2t નું ફુરીયર ટ્રાન્સફોર્મ છે તો e 2t સાથે આ હેવીસાઇડ ફંક્શન t આ અગાઉના લેક્ચરમાં કરવામાં આવ્યું હતું આ 1√2π ✕ 1 2iα હતું તો તેનો ઉપયોગ અહીં થાય છે તો આપણે સમીકરણની બંને બાજુએ ફુરીયર ટ્રાન્સફોર્મ લાગુ કર્યું છે ડાબી બાજુ આપણે ડેરિવેટિવ થી બધું મુક્ત કર્યું જમણી બાજુએ આપણને ફુરીયર ટ્રાન્સફોર્મ પણ મળ્યો તો બધું α અથવા y ના પદમાં છે તો y એ α નું પણ ફંક્શન છે તો આ સરળ બીજગણિતીય ગણતરી છે હવે આપણે અહીં શું કરી શકીએ છીએ y સામાન્ય છે જેથી આગામી પગલું y મેળવવાનું છે તો હવે જે બાકીની દરેક બાબતોમાં y છે તે α છે તો આપણે હવે એમ કરીશું તો આને હલ કરવા આપણી પાસે y 1√2π ✕ 14α2 છે કારણ કે આ બાજુથી પણ આપણી પાસે 2iα છે અહીં આપણી પાસે આ 2 iα છે જો આપણે આ માઇનસ ચિહ્નને ત્યાં ભેગી કરીએ તો આપણી પાસે આ y માં 4α2 છે તો એકવાર આપણી પાસે y માટે અભિવ્યક્તિ થઈ ગયા પછી આપણે ફુરીયર ઇન્વર્સ લેતા અંતિમ પગલા પર જવું પડશે તો આપણે અહીં ફુરીયર ઇન્વર્સ લઈ શકીએ છીએ અને ફરી યાદ કરીએ કે e a|t| નું ફુરીયર ઇન્વર્સ આ સૂત્ર દ્વારા આપવામાં આવ્યું હતું અને હવે આપણે આનું ફુરીયર ઇન્વર્સ મેળવવા માંગીએ છીએ તો 14α2 નું ફુરીયર ઇન્વર્સ નો અર્થ છે કે આ a અહીં 2 તરીકે પૂરો પાડવો પડશે તો આ આપણને હવે 14 આપશે તે ત્યાંના પરિબળને કારણે આવશે તો 4 છે તો આ 14 માઇનસ ચિહ્ન સાથે આવશે કારણ કે માઇનસ ચિન્હ છે અને e 2|t| તો તે ઉકેલ છે જે આ આપેલ વિકલિત સમીકરણ નું સમાધાન છે તો ફરીથી માત્ર પુનરાવર્તન કરવા માટે પહેલા આપણે આપેલ વિકલિત સમીકરણ માં ફુરીયર ટ્રાન્સફોર્મ લાગુ કરવું પડશે અને પછી જો તે સામાન્ય વિકલિત સમીકરણ છે તો આપણે ફક્ત એક બીજગણિત સમીકરણ મેળવીશું જે y મેળવવા માટે ઉકેલી શકાય છે અને એક વાર આપણી પાસે આ ટ્રાન્સફોર્મ છે અહીં લાપ્લાસ ટ્રાન્સફોર્મ થઈ y પર પાછા જવા માટે આપણે ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ માટે જઈ શકીએ છીએ તો કોઈપણ વિકલિત સમીકરણ આપવામાં આવે જો તે પ્રથમ ઓર્ડર છે અથવા તે બીજા ઓર્ડર નું વિકલિત સમીકરણ છે આ પગલાંઓ સમાન રહેશે આપણે પહેલા ફુરીયર ટ્રાન્સફોર્મ લેવાનું છે અને પછી આ y મેળવવા માટે તેનું સાદુરૂપ આપવું પડશે અને પછી આપણે ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ માટે જવું પડશે અને તે વિકલિત સમીકરણ હલ થશે તો આ સંદર્ભો આપણે આ લેક્ચર તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને ફક્ત આજના લેક્ચરમાં તારણ કાઢવા માટે આપણે આ ફુરીયર ટ્રાન્સફોર્મ ની વિવિધ ઉપયોગિતાની ચર્ચા કરી છે ખાસ કરીને ઇન્ટિગ્રલ્સ ના મૂલ્યાંકન માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને વિચાર એ હતો કે આપણે આપેલ ફંક્શન ના ફુરીયર ટ્રાન્સફોર્મ પર લાગુ કરીશું અને પછી તેના ઇન્વર્સ ટ્રાન્સફોર્મ લઇને આપણને ઘણા રસપ્રદ ઇન્ટિગ્રલ્સ મળશે જે આપણે આ લેક્ચરમાં પણ દર્શાવ્યા છે ઉપરાંત ઇન્ટિગ્રલ સમીકરણ ને હલ કરવા માટે વિચારને વિસ્તૃત કરી શકાય છે અને મુખ્યત્વે કોન્વોલ્યુશન નો ગુણધર્મ ખૂબ ઉપયોગી છે અને આપણે એક ઉદાહરણની મદદથી તે દર્શાવ્યું છે અને તે પછી આપણે અહીં ટૂંકમાં સમજાવ્યું છે કે આપેલ વિકલિત સમીકરણ માં કેવી રીતે લાગુ કરવું જો તે ફુરીયર ટ્રાન્સફોર્મ ની ઉપયોગિતા પછી જ સામાન્ય વિકલિત સમીકરણ છે તો આપણને બીજગણિત સમીકરણ મળશે જે આ y પ્રાઈમ માટે ઉકેલી શકાય છે અને પછીથી આપણે ઉકેલ y પર પાછા આવવા માટે ખરેખર આ y નું ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ લઈ શકીએ છીએ તો આ લેક્ચર માટે આટલું જ અને તમારી એકાગ્રતા બદલ હું આભાર માનું છું